વ્યાખ્યાન 39માં આપનું સ્વાગત છે આ પ્રયોગમાં હું બતાવીશ કે આપણે એસટીએમ બોર્ડ સાથે એક્સેલરોમીટર કેવી રીતે ઇન્ટરફેસ કરી શકીએ છીએ અને કૂલટર્મમાં એક્સ વાય અને ઝેડ અક્ષ જેવા જુદા જુદા અક્ષો માટે આપણને શું મૂલ્ય મળશે આપણે એસટીએમ બોર્ડ સાથે કૂલટર્મનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે પહેલાથી જ જાણીએ છીએ અરડિનો માટે તે સીધી છે તે સીરીયલ મોનિટરમાં પ્રિન્ટ કરી શકાય છે પ્રથમ હું તમને એક્સીલેરોમીટર સાથે પ્રયોગ બતાવીશ અને પછી હું નિદર્શન કરીશ આ એડીએક્સએલ 335 એક્સેલરોમીટર છે અને હું એસટીએમ કીટ સાથે જોડાણ કરીશ તેથી વોલ્ટેજ સ્ત્રોત વીસીસી 5 વોલ્ટથી કનેક્ટ થશે બોર્ડના ગ્રાઉન્ડ પિન સાથે જોડાયેલ હશે અને એક્સ આઉટ વાય આઉટ અને ઝેડ આઉટ એનાલોગ પિન આઉટપુટ એનાલોગ ઇનપુટ પિન એ0 એ1 અને એ2 થી કનેક્ટ થશે અને પછી આપણે એક્સ એક્સિસ સાથેની હિલચાલ માટેના આ વિશ્લેષણને સમજીએ જ્યારે તમે એક્સીલેરોમીટર પકડો છો ત્યારે તમે જાણશો કે એક્સેલરોમીટર પાસે અમુક અક્ષો છે એક એક્સની સાથે છે બીજો વાય છે અને આ એક ઝેડ છે જ્યારે તમે આ એક્સની સાથે એક્સેલરોમીટર પકડો છો તો તમે આ એક્સ માટેનું ઉચ્ચતમ મૂલ્ય જોશો એ જ રીતે જો તમે તેને આની જેમ રાખો છો તો એક્સ ની કિંમત ન્યૂનતમ હોવી જોઈએ એજ રીતે વાય માટે જો તમે જોશો તો તમે તેને આ રીતે પકડો છો વાય મૂલ્ય મહત્તમ રહેશે અને જો તમે તેને આ રીતે રાખો છો તો વાય મૂલ્ય ન્યૂનતમ રહેશે આના આધારે તમે ખરેખર ઉપકરણને કેવી રીતે પકડી રહ્યાં છો તે સમજવામાં સમર્થ હશો ઉપકરણ સીધું છે કે ટિલ્ટેડ છે અથવા તે વર્ટિક્લી ડાબી તરફ ટિલ્ટેડ છે અથવા તે વર્ટિક્લી જમણી તરફ ટિલ્ટેડ છે તેથી આ મૂલ્યમાંથી કોઈ ઉપકરણનું જુદું જુદું ઓરિએંટશન શોધી શકાય છે એજ રીતે જો તમે આ દિશામાં એક્સેલરોમીટર પકડો છો તો ઝેડ મૂલ્ય અહીં ન્યૂનતમ રહેશે અને ઝેડ મૂલ્ય અહીં મહત્તમ હશે અમે આનો એસટીએમ કીટ દ્વારા પ્રયાસ કરીશું તો ચાલો એમબેડ સી કોડ સમજીએ આ કહે છે કે આપણે એમબેડ લાઇબ્રેરી એમબેડ એચ નો સમાવેશ કરવો પડશે પહેલા આપણે યુ અને યુ સાથે પી નામના કૉમ્યુનિકેશન સાથે સીરીયલ કૉમ્યુનિકેશન કરવાનું છે અમે એક્સ વાય એન્ડ ઝેડ ત્રણ એનાલોગ ઇનપુટ સિગ્નલને વ્યાખ્યાયિત કર્યા છે અને અનુક્રમે તેમને એનાલોગ પોર્ટ નંબરો એ0 એ1 અને એ2 સાથે જોડ્યા છે એક્સ આઉટવાય આઉટ અને ઝેડ આઉટ એસટીએમ પિન એ0 એ1 અને એ2 થી કનેક્ટ થશે પછી આપણે મેઈન ફંકશન પર આવીએ મેઈન ફંક્શનમાં આપણે ત્રણ વેરીએબ્લ્સ એક્સ1 વાય1 અને ઝેડ1ને ડિફાઇન કરીએ છીએ જ્યાં આપણે એક્સ રીડ યુ16 ફંક્શનનો ઉપયોગ કરીને એનાલોગ મૂલ્ય એક્સ1 વાંચી રહ્યા છીએ વાય1 માટે તે વાય રીડ યુ16 હશે અને ઝેડ1 માટે તે ઝેડ રીડ યુ16 હશે અને આપણે પહેલાથી જ બનાવેલા "પીસી" નામ સાથે સીરીયલ કમ્યુનિકેશન સાથે આપણે એક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટની વેલ્યુ પ્રિન્ટ કરીશું જે વેરીએબલ્સ એક્સ1 વાય1 અને ઝેડ1 માં સંગ્રહિત છે અને આ વાઇલ લૂપ માં જાય છે તે પ્રિન્ટ થાઈ પછી તે 1 સેકંડની રાહ જોશે અને ફરીથી તે તે જ પ્રક્રિયા કરશે જો તમેએક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટ મૂલ્યોમાં કેવી રીતે ફેરફાર થાય તે જોવા માંગતા હો તો તમે મૂળભૂત રીતે શું કરી શકો તમે તેને દર્શાવવા માટે કેટલાક પ્રકારના મેટલેબ કોડનો ઉપયોગ પણ કરી શકો છો જે આપણે અહીં બતાવી રહ્યા નથી પરંતુ જો તમને રુચિ છે તો અમે તે કોડ્સ તમારી સાથે શેર કરી શકીએ છીએ તમે એક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટ પ્લોટ કરી ને પ્રયાસ કરી શકો છો અથવા તમે બીજી વસ્તુ કરી શકો છો તમે આ મૂલ્ય વાંચી શકો છો તેને કેટલાક ઓનલાઇન ડેટાબેઝમાં સ્ટોર કરી શકો છો જેમ કે અમે તમને એસએમએસ નિયંત્રણનો ઉપયોગ કરીને અગાઉ બતાવ્યા છે અને જે પણ મૂલ્ય ડેટાબેઝમાં સંગ્રહિત છે તમે ખરેખર તેનું વિશ્લેષણ કરી શકો છો તેના આધારે તમે તે પ્લોટ પણ કરી શકો છો તેથી ત્યાં વિવિધ રીતો છે જે તમે કરી શકો છો અંતે પ્લોટ કંઈક આના જેવો દેખાય છે આ એક્સેલરોમીટરનો સૅમ્પલ આઉટપુટ વેવફોર્મ છે આ છે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષો મૂલ્યો આ રીતે તે બદલાઇ રહ્યાં છે ત્યાં કેટલીક સ્પાઇક્સ પણ છે જે આપણે અહીં અને અહીં જોઈ શકીએ છીએ હવે હું તમને કૂલટર્મનો ઉપયોગ કરીને આનું નિદર્શન બતાવીશ તમારે આ કૂલટર્મનો ઉપયોગ કરવો પડશે જ્યાં હું ડેટા સાફ કરી રહ્યો છું તેથી કેટલાક ડેટા આવી રહ્યા છે પહેલા આપણે કનેક્શન જોશું આ એક વીસીસી છે જે 5 વોલ્ટથી જોડાયેલ છે આ એક્સ અક્ષ છે જે એ0 થી જોડાયેલ છે આ વાય અક્ષ છે આ એ1 થી જોડાયેલ છે અને આ એક ઝેડ છે જે એ2 થી જોડાયેલ છે અને અંતે આ એક ગ્રાઉન્ડ પિન સાથે જોડાયેલ છે તેથી કનેક્શન એકદમ સીધું છે જોડાણ માટે આ બધું અહીં આવશ્યક છે હવે જો તમે આ એક્સેલરોમીટરને યોગ્ય રીતે જોશો તો તમે જોઈ શકો છો કે અહીં એક્સ અક્ષ છે અહીં વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે જ્યારે પણ તમે આ ફેશનમાં આ એક્સ અક્ષ તરફના તીર સાથે આ એક્સેલરોમીટરને પકડી રાખો છો તો પછી એક્સ કોઓર્ડિનેટ મૂલ્ય સૌથી વધુ હશે ચાલો આપણે કહી શકીએ કે મેં આ ફેશનમાં એક્સેલરોમીટર પકડયુ છે અને હું આવીશ અને હાયપર ટર્મિનલમાં એક્સ ની કિંમત જોઉં છું તેથી હવે એક્સ વાય અને ઝેડ એક્સિસનાં મૂલ્યો જુઓ તમે જોઈ શકો છો કે એક્સ એક્સિસ વૅલ્યુ 44058 છે વાય અક્ષ 36873 છે અને અલબત્ત તે બદલાય છે તે સમાન નથી જોકે મેં તેને ખૂબ જ કડક રીતે પકડી રાખ્યું છે પરંતુ હજી પણ તેમાં કેટલાક નાના ફેરફારો છે હવે હું ખાતરી કરીશ કે વાય અક્ષનું મૂલ્ય મહત્તમ હશે મેં ટોચ પર વાય અક્ષ સાથે એક્સેલરોમીટર મૂક્યું છે તેથી હવે તમે હાયપર ટર્મિનલમાં જોઈ શકો છો કે તમે કયા મૂલ્યો મેળવી રહ્યા છો અમને એક્સ એક્સિસ વૅલ્યુ 36728 મળી રહી છે વાય અક્ષનું મૂલ્ય 44426 છે અને ઝેડ અક્ષનું મૂલ્ય 18628 છે ચાલો આપણે કહીએ કે તમારી પાસે એક નાનું બૉક્સ છે જ્યાં તમે ચોક્કસ વસ્તુનું ઓરિએંટેશન તે જોવાનું ઇચ્છતા હતા કે તેહંમેશા હોવું જોઈએ જેમ કે તે ખાસ વસ્તુનું માથું ટોચ પર હોવું જોઈએ તેથી તમે હંમેશાં ખાતરી કરી શકો છો કે એક્સ અક્ષનું મૂલ્ય એ રીતે ઉંચુ હોવું જોઈએ કે તમે તે એપ્લિકેશનમાં આ એક્સેલરોમીટર એવી રીતે મૂકી દીધું છે કે એક્સ અક્ષ આની જેમ છે તેથી જો તે આ જેવું છે એક્સ અક્ષ મૂલ્ય તમને સૌથી વધુ પ્રાપ્ત થશે અને જો તે ઉચ્ચતમ નથી તો પછી અન્ય બે મૂલ્યો સૌથી વધુ છે તો પછી તમે જાણો છો કે તમારું ઉપકરણ યોગ્ય રીતે મૂકવામાં આવ્યું નથી ઉપકરણને યોગ્ય રીતે રાખ્યું નથી તે સૂચવવા માટે અમુક પ્રકારની ચેતવણી આપવામાં આવી શકે છે આ પ્રયોગથી આપણે જે સમજી ગયા છે તે છે કે અમે કેવી રીતે એક્સેલરોમીટરને એસટીએમ કીટમાં ઇન્ટરફેસ કરી શકીએ છીએ અને જો તમે કોઈ ડિવાઇસનું ઓરિએંટેશન શોધવા માંગતા હો તો આપણે તેનો ઉપયોગ કરીને તેને કેવી રીતે શોધી શકીએ અને જો આપણે ઇચ્છીએ છીએ કે કોઈ વિશિષ્ટ ઉપકરણ કોઈ વિશિષ્ટ રીતે મૂકવામાં આવે તો અમે આનો ઉપયોગ કરીને ખાતરી કરી શકીએ મોટાભાગના મોબાઇલ ડિવાઇસીસમાં અમારી પાસે આ એક્સેલરોમીટર છે જો તમે હેલ્થ મોનિટરિંગ જેવી એપ્સનો ઉપયોગ કર્યો છે તે શું બતાવે છે તો તે તમને બતાવે છે કે તમે દિવસમાં કેટલા પગલાં ભર્યા છો આ ઉપકરણનો ઉપયોગ કરીને માપવામાં આવે છે આપણા મોબાઇલ ફોનની અંદર આપણી પાસે એક્સીલેરોમીટર અથવા ગાયરોસ્કોપ છે જે આપણે એક દિવસમાં કેટલી એકસેલરેશન મૂવમેન્ટ કરી તે આપે છે અલબત્ત આ ઉપકરણો સાથે પણ કેટલાક સમસ્યાઓ છે કારણ કે જો તમારી પાસે માત્ર આંચકો આવે છે તો પછી તે પણ માની લેશે કે તમે ચાલતા હોવ છો તેથી જ્યારે એપ્લિકેશન બિલ્ડ કરીએ છીએ ત્યારે તે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે